આ આપણને આજનાં મોડ્યુલના છેલ્લા પાસા તરફ લાવે છે આ પ્રમેયોની કેટલીક કોરોલરિઝ છે તેથી અઘરો ભાગ પૂર્ણ થાય છે ચાલો હવે આ પ્રમેયોનો ઉપયોગ કરીએ ખાસ કરીને ફાઈનાઈટ એલીમેન્ટ લઈએ અને એક વેરીએબલ ના બે સરળ ફંક્શન્સ તમે અહીં બે પદો પર ગૂણાકારનો નિયમ લાગુ કરો દરેકને આ ખબર છે હવે જો હું આને ઈંટેગ્રેટ કરવા માંગું છું તો હું શું કરવા જઇ રહ્યો છે ચાલો કહીએ કે હું a થી b ઈંટેગ્રેટ કરું છું અને ફક્ત પદોને ફરીથી ગોઠવીશ તેથી આ પદ અહીં થસે તેથી તમે આની સાથે સારી રીતે પરિચિત છો આ તમારું પાથ દ્વારા ઈંટેગ્રેશન છે Fg ની ગણતરી a થી b સુધી માઈનસ ઇન્ટિગ્રલ a થી b પહેલા ફંક્શનનુ ડેરિવેટિવ અને બીજા ફંક્શનનુ ઇન્ટિગ્રલ ગુણ્યા dx આ બધુ જ આ રીતે તમે તેને હાઇ સ્કૂલમાં ભણ્યા હતા આ કોર્સમાં આપણે આ ઈંટેગ્રેશનને પાર્ટસ દ્વારા મલ્ટીપલ ડાઈમેંશન માં અપગ્રેડ કરવા જઈ રહ્યા છીએ જ્યારે હું મલ્ટીપલ ડાઈમેંશન પર જાઉં છું હું લાંબા સમય સુધી નો ઉપયોગ કરી શકતો નથી હું ગ્રેડીયન્ટ ઓપરેટરમાં અપગ્રેડ કરીશ હું હવે ફક્ત લાઇનની સાથે ઈંટેગ્રેશન કરીશ નહી હું વધારે વોલ્યુમ અથવા સપાટી અથવા જે પણ બરાબર છે તેની સાથે ઈંટેગ્રેશન કરી શકીશ તેથી હવે આ માટેનું પ્રથમ પગલું એ છે કે હું એક સ્કેલર ફંક્શન f લઈશ અને વેક્ટર ફંક્શન A લઈશ ચાલો આપણે અહીં વેક્ટર કેલ્ક્યુલસના કિસ્સામાં પ્રોડક્ટ નો નિયમ શું કહે છે તે શોધીયે તેથી આ પ્રોડક્ટનો નિયમ છે તેથી મારી પાસે અહીં બે પદોના ડોટ પ્રોડક્ટ જેવું છે આ વેક્ટર છે અને આ પણ આ વેક્ટર છે તેથી હું કોઈ ડોટ પ્રોડક્ટ લઈ શકું છું તે કરવું નિયમ પ્રમાણે બરાબર છે તે થોડું જટિલ દેખાતું સુત્ર હોઈ શકે છે અને આવુ કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ દરમિયાન થાય છે તેથી જ મેં આ ઉદાહરણ અહી લીધું છે તેથી પ્રોડક્ટનો નિયમ કહે છે પ્રથમ ફંકશન ડેરિવેટિવ બીજું ફંક્શન બીજું ફંક્શન ડેરિવેટિવ પ્રથમ ફંક્શન એકદમ સરળ છે તમે ઘટકો લઈને અને ડેરિવેટિવની વ્યાખ્યા દ્વારા આ ચકાસી શકો છો તેવુ કરવાથી તમને એજ જવાબ મળશે ફરીથી ચકાસી લઈએ પ્રથમ ફંક્શન લો તેને બિજા ફંક્શનના ડેરીવેટીવની બહાર મૂકી દો બીજું ફંક્શન અને પ્રથમ ફંક્શનનું ડેરીવેટીવથોડી ગૂંચવણ એ છે કે મારે યોગ્ય પ્રોડક્ટ ની કાળજી લેવી પડશે તેથીજ્યારે હું અહીં f લઈ રહ્યો છુંતે એક સ્કેલેર છે હું તેને એક સ્કેલેર સાથે ગુણાકાર કરું છું તેથીઆ એક સ્કેલેર છે એક ડોટ જે આ ફરીથી સ્કેલેર બનવા જઈ રહ્યું છે ડાબી બાજુએ બે વેક્ટરનું ડોટ પ્રોડક્ટ છે જે સ્કેલેર બનશે બરાબરને તેથી આ નિયમ પ્રમાણે છેતેથી આ ચકાસવાની એક ઝડપી રીત છે કે શું તમે સાચો પ્રોડક્ટનો નિયમ કર્યો છે કે નહીં હવે હું જે કરવા જઇ રહ્યો છું તે છે કે હું આ ડાબી બાજુ લેઈશ અને તેને કેટલાક બંધ વોલ્યુમ સાથે ઈંટેગ્રેટ કરીશ તો આ એક બંધ સપાટી V છે અને બંધ સપાટીની બહાર S છે તેથી આપણે પહેલેથી જ જોયું છે કે આ પ્રકારના ઈંટેગ્રલ સાથે શું કરવું તેથી તે કોઈકના ડાયવર્જન્સ ના કદ બનશે તે વેક્ટર શું છે તેથી તે મારું છે બરાબરને હું ડાયવર્જન્સ પ્રમેયનો ઉપયોગ કરું છું પરંતુ તે ફક્ત ડાબી બાજુ જ લાગુ કરવામાં આવ્યો હતોહું જમણી બાજુની બાજુ પણ ઉમેરી શકું છું અને શું થાય છે તે જોઈએ તેથી જો હું જમણી બાજુએ ઉમેરુ શુ થાય છે સપાટીની ટર્મ પહેલાની જેમ અહીં બરાબર છેઆ પદ અહીં પ્રથમ પદ છે તેથી પ્રથમ પદ છે આ તે છે જે વોલ્યુમ પરના ઈન્ટેગ્રેટેડ બરાબર છે બીજી પદ તે જમણી બાજુ આવી છેઆ બંને વોલ્યુમ ઇંટેગ્રલ્સ છે અને આ એક સપાટી ઇંટેગ્રલ છે મેં આ પદ ને નંબર ૧ અને આ પદ ને નંબર ૨ લખ્યો છેમેં પદ નંબર ૧ અહીં ડાબી બાજુ લખ્યું છેઅને પદ નંબર ૨ જમણી બાજુ પર લખ્યુ છે તમે અન્ય રીતે પણ લખી શકો છો પદ ૨ અહીં અને પદ ૧ અહી એ આપણે કેવા પ્રોબ્લેમને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તેના પર આધાર રાખે છે આ શા માટે અનુકૂળ છે તમે જોશો કે આ સપાટી અને તેમા આવતુ વોલ્યુમઆ પદ અહીં ફક્ત f અને A ના મૂલ્યો વિશે વાત કરે છે અહીં કોઈ વોલ્યુમ ઈન્ટેગ્રલ નથી તેથીઆ પદ એ ખરેખર ઇલેક્ટ્રોમેગ્નેટિકમાં કોઈપણ બાઉન્ડ્રી શરતો લગાવાની એક ખૂબ જ મહત્વપૂર્ણ રીત બની જાય છે કારણ કે સીમા શરતો જે સૂચવેલી છે એ બાઉંન્ડ્રીની સમસ્યાને લાગુ પડે છે તેથી આ તે છે જ્યાં બાઉન્ડ્રી શરતો લાગુ કરી શકાય છે અને આ વોલ્યુમ ઇન્ટેગ્રલ રહે છે અહીં તમારી પાસે બીજી અનુકૂળ વસ્તુ છે તેથી તે છે કે મારે વેક્ટર ક્ષેત્ર લેવુ છે અને પછી તેનુ ડેરીવેટીવ કરવુ પડશે અહીં જે બન્યું તે છે કે મેં તેને બદલ્યું છે મેં લઈ લીધું છે મારે ના કોઈ ડેરીવેટીવ લેવાની જરૂર નથી પોતે જ છે તેથી તેથી તે જો ખૂબ જ જટિલ ફંક્શન છે તો મદદ કરી શકે તે હું આ ડેરીવેટીવ લેવા માંગતો નથી તેથી મેં એક ડેરીવેટીવને થી f માં ટ્રાન્સફર કર્યું છે માટે તમે તેના વિશે વિચારી શકો છો કે ઈંટેગ્રેશન પાર્ટસ દ્વારા મને આ એક સર્ફેસ ની ટર્મ મળી છે અને એક ડેરીવેટીવ ટ્રાન્સફર થયું છે તેથી આપણે ફાઈનાઈટ એલીમેંટ વિશે વાત કરીશું ત્યારે તેના ઉપયોગ વિશે વાત કરીશુ ઉદાહરણ તરીકેવેક્ટર કેલ્ક્યુલસની કેટલીક આઈડેંટીટી છેકોઈપણ સ્કેલર ફંકશન f માટે છે બરાબર ને ફરીથી આ સાબિત કરવાની એક ખૂબ જ સરળ રીત છે તમે તે કેવી રીતે કરશો સારું તેથી અમારી પાસે કોમ્પોનંટના ટર્મ બનવાનું છે હું તેને આ રીતે લખી શકું છું અને હું લેવા જઈ રહ્યો છું તેથીહું વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ વેક્ટર ક્રોસ પ્રોડક્ટ લેવા જઈ રહ્યો છું તેથી તે જ બનશે જે આપણે અહીં પ્રથમ અને પ્રથમ ટર્મ લખીએ છીએ હુ આ પદને અનુરૂપ લખીશ તેથી પાર્શીયલ ડેરિવેટિવ્ઝ y અને અહીં ઠીક રહેશે તેથી ચાલો આપણે પહેલા x કોમ્પોનંટને જોઈએ બરાબર ને તો અહીં શું છે તેથી આ બે શરતો છે જે હું બરાબર કરવા જઈ રહ્યો છું હવે ત્યાં છે તે રીતે કરી શકાય મે તે કયુ તેથી જ્યારે આપણે અહીં આ સુત્ર લખીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે ડબલ ડેરિવેટિવ્ઝ સેકંડ ઓર્ડર ડેરિવેટિવ્ઝ છે પરંતુ તે એજ પ્રકારનું છે કેલ્ક્યુલસમાંથી એક પ્રમેય છે જે કહે છે કે વેલ ડીફાઈન ફંક્શન માટે ડીફરંશીયેશનના ક્રમમાં કોઈ ફરક પડતો નથી તેથી આમાં મિક્ષ ડેરિવેટિવ્ઝ તરીકે આ ક્રમમાં કોઈ ફરક પડતો નથી તેથી જ્યારે તેથી આ બે ટર્મ ખરેખર એક છે અને એજ જયારે તમે 0 મેળવો બરાબરને તેથી હવે આ જ x કોમ્પોનંટ માટે હતું તમે y ને અને z પર એપ્લાય કરી શકો છો તમને 0 0 0 મળશે તમે ખરેખર મેળવશો મારે આ 0 વેક્ટર તરીકે લખવું જોઈએ તેથી આ તે કહે છે કે ગ્રેડીયંટ્નુકર્લ 0 બરાબર છે આગામી થીયરમ એ કર્લનું ડાયવર્જ્ન્સ છે એક જ પ્રકારે દરેક પદ ગણો તમે એક પછી એક ડાયવર્જ્ન્સ લો તમને તે 0 મળશે ફરીથી આ પુરાવા છે કે મિક્ષ ડેરિવેટિવ્ઝ જ્યા તે લાગુ પડે છે એ ક્રમના આધાર પર નિર્ભર નથી તેથી આ પણ ૦ થશે અને પછી તે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટનું એનાલોગ છે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ પહેલાં મારો અર્થ તમે હાઇ સ્કૂલમા ભણ્યા તમે જોયું છે કઈક જોયું છે તે જ આ અહીં જનરલાઈઝ છે બીજગણિત તમને અહીં આ સુત્ર આપશે આ પદ આપણને ઘણીવાર મળશે આને લાપ્લાસીયન ઑપરેટર કહેવામાં આવે છે તેથી ડેલ સ્ક્વેર્ડ એ લાપ્લાસિઅન ઓપરેટર છે જયારે પણ એન્જિનિયરિંગના સમગ્ર અભ્યાસક્રમ માં પાર્શીયલ ડેરીવેટીવ સુત્રો આવે છે ત્યાં તે આવે છે અંતિમ થીયરમ કે જેનો આપણે ઉપયોગ કરીશું તે એ છે કે એક વેક્ટર ફીલ્ડ સંપૂર્ણપણે કોન્સટંટ થી સ્પેસીફાય કરી શકાય છે જો કર્લ અને ડાયવર્ઝન સ્પેસીફાય છે તો બરાબરને તેથી જો તમે મને વેક્ટર ફીલ્ડનું કર્લ અને ડાયવર્ઝન જણાવો તો વેક્ટર ફીલ્ડ સંપૂર્ણપણે કોન્સટંટ થી સ્પેસીફાય કરી શકાય છે કારણ કે આ તમામ ડેરિવેટિવ ઓપરેશન્સ છે જો હું કોઈ કોન્સટંટ ઉમેરીશ તો તે ટકી શકશે નહીં અને તેથી આ એવી તે છે જેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં થોડોક ઉપયોગ થાય છે અને આપણે તેનો વધુ ઉપયોગ કરીશું અને તે આપણને અત્યાર સુધી જે શીખ્યા છે તેના અંતિમ ઉપયોગ માટે લાવે છે જે કર્વના નોર્મલ ને મેળવવા માટે છે તેથી જ્યારે આપણે બાઉંડ્રીની શરતો લાગુ કરવા માગીએ છીએ ત્યારે આ ઉપયોગી યુક્તિ છે શિખવા માટે તેથી હું એક સરળ ફંકશન y x લેવા જઈ રહ્યો છું તેથી તે કોઈ પણ પ્રકારનું ફંકશન હોઈ શકે છે અને હુ શુ લેવા માગુ છુ હુ નોર્મલ લેવા માંગુ છું તેથી અહીં આ કર્વ નો નોર્મલ છે જે હું લેવા માંગુ છું તેથી તે એકદમ સીધું લાગતું નથી તો ગ્રેડીયંટ મને કેવી રીતે મદદ કરશે તેથી હું શું કરીશ હું એક નવું ફંક્શન લઈશ અને હું તેને લખીશ તેથી અત્યાર સુધી મેં કંઈ નવું કર્યું નથી તેથી અહીં આ કર્વ અહી તેના બરાબર માટે આ કર્વ મેળવવા માટે મારે શુ કરવુ જોઈએ ધારો કે મેં તેને 0 પર સેટ કર્યું પછી અથવા તેથી મેં આ કર્વને હવે બે ચલના ફંકશનમાં લિધો છે જે g છે હવે તમે ધારો કે હું વાત કરું છું કે જ્યાં k અમુક કોન્સટંટ છે આ કર્વનું શું થશે તે હમણાં જ શિફ્ટ થશે તેથી તેને આના જેવુ મળશે તેથી આ કંટુર અથવા આ ફંક્શન ના અહીં ફંક્શન્સના લેવલ સેટ છે હવે જો મેં તમને આ પોઈંટે અહીં પૂછું તો હું આ પોઈંટે ટેન્જેન્ટને અનુરૂપ વેક્ટર શોધવા માંગું છું તેથી મારી પાસે અહીં એક ફંકશન છે આપણે બધા જાણીએ છીએ કે કર્વના સમાંતરે સ્લોપ એ ડાયવર્જંન્સ થી આપવામાં આવે છે તેથી અહીં આ વેક્ટર V અહીં આ ક્વોન્ટીટી દ્વારા આપવામાં આવશે તમે જોઈ શકો છો કે જો હું y કોમ્પોનંટનો ગુણોત્તર x કોમ્પોનંટ સાથે લઈશ તો મને શું મળશે બરોબર ને તે આ ફંકશન નો અહી સ્લોપ છે તેથી અહીં કેટલાક અલ્ફા હોઈ શકે છે જે અહીંથી ગુણાકાર કરે છે મારે અહીં ટેન્જેન્ટ સાથે વેક્ટર જોઈએ છે તેથીઆ તે કંઈક છે જે આપણે રાખીશું હવે મને આ મળી ગયું છે માફ કરશો હવે મને આ મળી ગયું છે ધારો કે હું ગણતરી કરવા માંગુ છું કે આ ફંક્શન કઈ દિશામાં મહત્તમ બદલાય છે આ લેવલ કર્વના કાટખૂણે તેથી તે અહીં મહત્તમ બદલવા જઈ રહ્યું છેતેથી ચાલો આપણે શોધવા માટે પ્રયત્ન કરીએ થોડા આચાર્ય સાથે જુઓ આપણે આ શા માટે કરી રહ્યા છીએ પરંતુ આપણે ટૂંક સમયમાં જોશું અને હું આની ગણતરી કરીશ હવે g એક સ્કેલેર છે તેથી મને એક આપશે વેક્ટર આપશે એ વેકટર ના કોમ્પોનંટ હશે તેથીચાલો આપણે x ના સંદર્ભમાં આનું ડેરીવેટીવ લઈએ મને શું મળશે કારણ કે y એ x પર આધારિત નથીજો હું y ના સંદર્ભમાં ડેરીવેટીવ કરું તો મને શું મળશે વિદ્યાર્થી વેક્ટર વિદ્યાર્થી 1 1 z ના સંદર્ભમાં 0 બરાબર તેથી આપણે આ 0 ને પણ દૂર કરી શકીએ છીએ કારણ કે આપણે ફક્ત બે ડાયમેંશનમાં કામ કરી રહ્યા છીએ તો આ મારું છે અને આ મારું v છે હવે શોધો કે આ શુ છે ની બરાબર શુન્ય વિદ્યાર્થી 0 તેથી આપણે શું શોધી કાઢ્યું છે કે આ કવોંટીટી ખરેખર અહીં ટેન્જંટ ને નોર્મલ છે તેથી અહીં કર્વને જોતાં મેં ટુ ડાયમેંન્શન ફંકશન g બનાવ્યું મને તેનું ગ્રેડીયંટ મળ્યું અને મને n ની દિશા બતાવે છે ખરુને તેથી આ ગ્રેડીયંટનુ ભૌતિક અર્થઘટન છે તે ફંકશનના મહત્તમ ફેરફાર ની દિશામાં નિર્દેશ કરે છે બરાબર ને તેથી આ ફરીથી ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં સીમાની શરતો લાગુ કરવા માટે આ ખૂબ ઉપયોગી છે તે સંદર્ભ તરીકે આ મોડ્યુલનો અંત આવે છે હું સૂચવીશ કે તમે ગ્રિફિથ્સના ઉત્તમ પુસ્તક નુ પ્રકરણ ૧ ઈન્ટ્રોઇલેક્ટ્રોડાયનેમિક્સનો પરિચય ને બરાબર વાંચો